આપણે ઈલેક્ટ્રીકલ એન્જીનીયર્સના દૃષ્ટિકોણથી ફોટોવોલ્ટેઇક સેલનો અભ્યાસ કરવાનો પ્રયાસ કરીશું ઈલેક્ટ્રીકલ એન્જીનીયર્સના દૃષ્ટિકોણથી ડાયોડ્સ BJT MOSFETs IGBTs જેવા મોટાભાગનાં ઉપકરણો બ્લેક બોક્સ છે તેઓ વસ્તુઓ ખરીદીને અને ડેટાશીટ પરિમાણો પર આધારિત ડિઝાઇન કરવામાં આવે છે તેવી જ રીતે આપણે ફોટોવોલ્ટેઇક સેલના PN જંકશનના ફીઝીક્સમાં ગયા વિના ટર્મિનલ કેરેક્ટરીસ્ટિક્સઓનો અભ્યાસ કરવા અને ફોટોવોલ્ટેઇક સેલ માટે એક મોડેલ એક ઇલેક્ટ્રિક સર્કિટ ઇક્વિવેલન્ટ મોડેલ વિકસાવવા ટર્મિનલ કેરેક્ટરીસ્ટિક્સ માંથી ફોટોવોલ્ટેઇક સેલનો અભ્યાસ કરવા માંગીએ છીએ આ મોડેલ આપણે પછીથી તેનો ઉપયોગ વિશ્લેષણ માટે અને ફોટો લાઇટ આધારિત સિસ્ટમોની ડિઝાઇન માટે કરીશું અહીં પોલી ક્રિસ્ટલાઈન ફોટોવોલ્ટેઇક સેલનું ઉદાહરણ છે આ ટોચનું સ્તર છે જે N ટાઇપ છે PN જંક્શનનો N ટાઇપ ભાગ નીચેનું સ્તર એ P ટાઇપ અને P ટાઇપનું સબસ્ટ્રેટ મેટલાઇઝેશન છે તેથી સામાન્ય રીતે તમે જે જોશો તે એ છે કે પછી મેટાલાઇઝેશન એક સાથે જોડાયા છે અને તે પછી માયનસ ટર્મિનલ સાથે જોડાયેલ હશે અને P ટાઇપનું મેટલાઇઝેશન પોઝીટીવ ટર્મિનલ સાથે જોડાયેલ હશે PV સેલનું બીજું ઉદાહરણ આ છે જે ગૂંથાયેલું છે અને એન્કેપ્સ્યુલેટેડ છે આ ફરીથી બીજું છે પોલી ક્રિસ્ટલાઈન PV સેલ કંઈક કે જે કાચથી એન્કેપ્સ્યુલેટેડ છે અને તમે લેબ હેતુઓ માટે વાપરી શકો છો જે આ આવું કંઈક છે તમે અહીં જુઓ પ્લસ ટર્મિનલ અને માયનસ ટર્મિનલ આ છે મોનો ક્રિસ્ટલાઈન સેલ ટોચનો N સબસ્ટ્રેટ મેટલાઇઝેશન દ્વારા માઇનસ ટર્મિનલ સાથે જોડાયેલ છે અને નીચેનો સબસ્ટ્રેટ પ્લસ ટર્મિનલ સાથે જોડાયેલ છે તેથી આ કંઈ નથી પણ એક ડાયોડ છે PN જંક્શન આ એનોડ છે અને આ કેથોડ છે તેથી આ પાછળની બાજુએ ટર્મિનલ તરીકે બહાર લાવવામાં આવે છે અને પછી વિદ્યાર્થીઓ આ ખૂબ જ સરળ એન્કેપ્સ્યુલેટેડ PV સેલ પર પ્રયોગો કરી શકે છે કાર્ય ખૂબ સરળ છે આ કાચની સપાટી ઉપર પ્રકાશ પડે છે PN જંકશનની ટોચની સપાટી જે N ટાઈપ હોય છે અને વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ઉત્તેજિત થાય છે અને કંડકશન બેન્ડમાં જાય છે અને આ સ્ટોપ મેટલાઇઝેશન દ્વારા નેગેટીવ ટર્મિનલમાં અને પછી બાહ્ય સર્કિટમાં અને એનોડ ટર્મિનલમાંથી પસાર થાય છે અને નીચેના મેટલાઇઝેશન દ્વારા P સબસ્ટ્રેટમાં પાછા આવે છે તેથી અહીં કાચથી ઢંકાયેલ ખુલ્લો ભાગ છે તે જે સૂર્યમાંથી આવતા ઇન્સીડેંટ રેડિયેશનને કાટખૂણે હોવી જોઈએ તે મહત્વપૂર્ણ છે માત્ર ત્યારે જ આ વિશિષ્ટ PN જંકશન જનરેટર તરીકે કાર્ય કરશે ફોટોવોલ્ટેઇક સેલને સમજવા માટે ચાલો આપણે બીજા PN જંકશન જાણીતા ડાયોડથી પ્રારંભ કરીએ ચાલો આ ડાયોડને સર્કિટમાં એક લાક્ષણિક સર્કિટમાં કનેક્ટ કરીએ આના માટે કંઈક આવું હશે જ્યાં અહીં બતાવ્યા પ્રમાણે ડાયોડ એ ખૂબ જટિલ બાહ્ય સર્કિટનો ભાગ છે ચાલો કેટલાક ટર્મિનલ્સમાં મુકીએ તેથી સર્કિટનો આ ભાગ ડાયોડ સાથે આ ટર્મિનલ્સની સાથે રસપ્રદ છે અને આપણે ફોટોવોલ્ટેઇક અને સેલની કેરેક્ટરીસ્ટિક્સ સમજવાનો પ્રયાસ કરતા પહેલા તેની કેરેક્ટરીસ્ટિક્સનો અભ્યાસ કરીએ ચાલો આ ટર્મિનલને એનોડ માટે A તરીકે અને ચાલો કેથોડ માટે આ ટર્મિનલ K કહીએ અને આપણે જાણીએ છીએ કરંટ હંમેશાં એનોડથી કેથોડ તરફ વહે છે આ કિસ્સામાં ડાયોડ જેને આપણે આ કહીએ છીએ કરંટ I બીજું રસપ્રદ ટર્મિનલ પેરામિટર એ A અને K ટર્મિનલ્સની અક્રોસનો વોલ્ટેજ છે આપણે તેને Vak કહીએ તેથી ડાયોડ PN જંકશનનો અભ્યાસ ડાયોડ દ્વારા કરંટ અને તેના એનોડ કેથોડ ટર્મિનલ એક્રોસના વોલ્ટેજ Vak નાં સંદર્ભમાં કરવો એ આપણી દ્રષ્ટિએ છે તેથી આ સાથે વોલ્ટેજ Vak ની પોલારિટી ને પોઝીટીવ તરીકે લેવામાં આવે છે જે નોન એરો એન્ડ છે ચકાસણી માટેનું કોમન પોઈન્ટ અને એરો એન્ડ એ વોલ્ટેજની ચકાસણી માટે પોઝીટીવ ટર્મિનલ તરીકે અને કરંટની દિશા અહીં પોઝીટીવ તરીકે દર્શાવવામાં આવી છે તો પછી આપણે કહી શકીએ કે પાવર ઉપકરણની અંદર જાય છે ડિવાઇસ સિંક તરીકે કામ કરે છે અને પાવર ફ્લો આ એક પોર્ટ ટર્મિનલ્સમાં થાય છે રુચિનો ભાગ હવે ડાયોડ ભાગ છે તેથી આપણે ડાયોડ તરફ ધ્યાન કેન્દ્રિત કરીશું અને આ ડાયોડ તેની વર્તમાન રજૂઆતમાં જે આ સર્કિટમાં ટર્મિનલ્સ માંથી કરંટ વહેતા સાથે એનોડ ટર્મિનલ માં દોરવામાં આવે છે અને વોલ્ટેજ સાથે જે આ રીતે બતાવાય છે અને પાવર ડાયોડ ટર્મિનલ્સમાં વહે છે ડાયોડ સિંક તરીકે કાર્ય કરે છે જેનો અર્થ છે કે તે પાવર મેળવે છે અને ફક્ત તેને વેડફે છે તે ઉત્પન્ન કરી શકતા નથી તેથી ડાયોડ સર્કિટનો આ વિશિષ્ટ ભાગ હવે સિંક સર્કિટ છે અને નહીં કે જનરેટર સર્કિટ આપણે ધીમે ધીમે જોઈશું કે આપણે તેને જનરેટર સર્કિટમાં કેવી રીતે બનાવીશું અને કયા વધારાના કમ્પોનન્ટસ ફોટોવોલ્ટેઇક સેલના મોડેલને લાવવા માટે ઉમેરવાની જરૂર છે ચાલો હવે આપણે કેરેક્ટરીસ્ટિક્સ દોરવા માટે કેટલીક જગ્યા કરીએ આપણે આ ભાગ ઘટાડીશું અને તેને ત્યાં રાખીશું આપણી પાસે x એક્સીસ છે અને આપણે તેને Vak તરીકે દર્શાવીએ આ વોલ્ટેજ એક્સીસ છે અને પછી આપણી પાસે y એક્સીસ છે તેને i તરીકે દર્શાવીએ અને I V કર્વ દોરીએ આ ચોક્કસ ડાયોડનો I V કર્વ આપણા બધા માટે ખૂબ જ પરિચિત છે આપણે મુખ્યત્વે કેરેક્ટરીસ્ટિક્સના આગળના ભાગને દોરવામાં વળગી રહીશું જે ચોક્કસપણે આ રીતે છે તો આ ડાયોડનો પરિચિત સ્ટેટીક કર્વ છે અને આપણે જાણીએ છીએ કે આ કેવી રીતે આવ્યું હવેથી આ રીતે આપણે ફોટોવોલ્ટેઇક સેલ મોડેલનો વિકાસ કરીશું આપણે જોઈએ છીએ કે પહેલો ક્વોદરન્ટ છે તેમાં ડિસીપેશન સામેલ છે અને આ કોમ્પોનન્ટસનો ડિસીપેશન મોડ છે જે મૂળભૂત રીતે જ્યાં કરંટ ટર્મિનલ્સમાં વહે છે ત્યાં સિંક થાય છે તે બતાવેલ છે ચોથો ક્વોદરન્ટ એ જનરેટર ક્વોદરન્ટ છે અહીં વોલ્ટેજ હજી પણ તે જ દિશામાં છે અને માત્ર કરંટ નેગેટીવ બને છે અથવા અહીં કરંટ એ વિરુદ્ધ દિશામાં છે જે કિસ્સામાં પાવર ફલો પણ દિશા વિરુદ્ધ કરે છે જેનો અર્થ થાય કે પાવર ટર્મિનલ્સની બહાર વહે છે અને તેથી જનરેટર તરીકે કામ કરે છે તેથી I V કેરેક્ટરીસ્ટિક્સનો આ ભાગ આપણા માટે રસપ્રદ છે કારણ કે આપણે તે જોવાનું પસંદ કરીએ છીએ કે કેવી રીતે ડાયોડ એક PV સેલ બની શકે છે અને જનરેટ પણ કરે છે ચાલો હું તેને અહીં ખેંચુ તેની એક નકલ અહીં છે અને સાઈઝમાં વધારો કરો જેથી તેને વધુ સુવાચ્ય બનાવીએ તેથી આ ક્વોદરન્ટમાં આપણે જોઈએ છીએ કે આપણે અહીં રજૂ કર્યું તેના સંદર્ભમાં કરંટ નેગેટીવ છે જે જો આ ટર્મિનલમાં વહેતા કરંટ ની પોઝીટીવ દિશા માનવામાં આવે તો ટર્મિનલ બહાર વહેતા કરંટની દિશા નેગેટીવ હશે અને અહીં ઓબ્જેક્ટ આ કિસ્સામાં ડાયોડ અને કંઈક બીજું સોર્સ તરીકે કાર્ય કરશે અને પાવર ખરેખર હવે ટર્મિનલની બહાર વહી રહ્યો છે કારણ કે આ બંનેની પ્રોડકટનું પરિણામ એ નેગેટીવ મૂલ્ય જેનો અર્થ થાય છે નેગેટીવ પાવર તેથી આ ક્વોદરન્ટ ચોથા ક્વોદરન્ટમાં આ કોમ્પોનન્ટ અથવા ઓબ્જેક્ટ સોર્સ તરીકે વર્તે છે પરંતુ અહીં કરંટ કેવી રીતે આ દિશામાં વહે છે કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ડાયોડ કરંટ ફ્લોને ફક્ત એનોડથી કેથોડ તરફની દિશામાં જ નિયંત્રિત કરી શકે છે ટર્મિનલની બહાર કોઈ આ દિશામાં કરંટનો પ્રવાહ કેવી રીતે બનાવી શકે છે ડાયોડની આજુબાજુ આપણે કરંટ સોર્સ ip ઉમેરીએ છીએ જે એવી દિશામાં જેમ બતાવ્યા પ્રમાણે કરંટ આ ફેશનમાં વહે છે માત્ર આ સ્થિતિમાં તમે જોશો કે કરંટ આ નોડ પર અહીં બતાવ્યા પ્રમાણે ડાયોડ id માં વિભાજીત થાય છે અને અહીં ટર્મિનલમાં i વડે દર્શાવાય છે તેથી તમે જુઓ છો કે ડાયોડ દ્વારા કરંટ હજી પણ છે એનોડથી કેથોડ તરફ વહે છે પરંતુ ટર્મિનલ પર કરંટ ટર્મિનલની બહાર વહે છે તેથી જો તમે આ સમગ્ર બ્લોકને એકંદરે જોશો તો કરંટ ટર્મિનલ વોલ્ટેજમાંથી બહાર આવે છે સરખી પોલારીટી જાળવી રાખી જે પાવર is ટર્મિનલની બહાર વહે છે અને તેથી આ આખો બ્લોક એક સોર્સ તરીકે કાર્ય કરે છે આ ખરેખર ફોટોવોલ્ટેઇક સેલનો સિદ્ધાંત છે આ કરંટ સોર્સ ip ખરેખર ફોટો કરન્ટ છે જે સોલાર રેડીએશનની ઇન્ટેન્સીટી પર આધારીત છે જેટલુ સોલાર રેડીએશન વધારે એટલી ip ની કિંમત વધારે આ કરંટ વધારે અને ટર્મિનલ ની બહાર જતો કરંટ વધારે અને પાવર વધારે ત્યાં કેટલાક અન્ય કોમ્પોનન્ટ છે અને નોન આઇડયાલીટી પણ તે મોડેલમાં આવશે પરંતુ આ મૂળરૂપે કેવી રીતે ફોટોવોલ્ટેઇક સેલ ઇલેક્ટ્રિકલ સોર્સ તરીકે વર્તે છે જે ઇલેક્ટ્રિકલ એન્જીનીયરના દૃષ્ટિકોણથી સૂચવશે ચાલો આપણે તેનો થોડો આગળ અભ્યાસ કરીએ એ પહેલાં આપણે તેના માટે સમીકરણો વિકસાવીએ ip એ ફોટો કરન્ટ છે જે સોલાર ઇન્ટેન્સીટીનાં સમપ્રમાણ છે સોલર પાવર જે પેનલ સપાટી પર પડે છે જો ip શૂન્ય થાય તો એ ડાર્ક કન્ડીશનમાં છે તો x એક્સીસ લાઈન પર બાયસ સાથે કેરેક્ટરીસ્ટિક્સ આ રીતે છે જેમ જેમ લાઈટ ઇન્ટેન્સીટી વધે છે તેમ તેમ ફોટો કરંટ ip વધે છે અને આ આખી કેરેક્ટરીસ્ટિક્સ ફોટો કરંટ જેટલી કિંમતથી નીચે આવવાનું શરૂ કરે છે તેથી ip વધારવાનો અર્થ કેરેક્ટરીસ્ટિક્સ આની જેમ શીફ્ટ કરવું છે જેટલો ઇન્સીડન્ટ પાવર ઇન્સીડન્ટ સોલાર પાવર વધારે એટલું વધારે કેરેક્ટરીસ્ટિક્સ ચોથા ક્વોદરન્ટ તરફ જશે તેથી કર્વના આ ભાગ પરના કોઈપણ ઓપરેટિંગ પોઇન્ટનો અર્થ એ છે કે ફોટોવોલ્ટેઇક સેલ જનરેટિંગ મોડમાં કાર્યરત છે તેથી સામાન્ય રીતે ફોટોવોલ્ટેઇક સેલને જનરેટર માનવામાં આવે છે તે જોવા માટે ગમશે કે તે પ્રથમ ક્વોદરન્ટમાં છે તેથી હવે આપણે કરંટને ફરીથી વ્યાખ્યાયિત કરીએ છીએ વોલ્ટેજ પહેલા જેવો જ બાકી છે પરંતુ કરંટ કરંટની દિશા અહીં બતાવ્યા પ્રમાણે જ્યારે ટર્મિનલ માંથી બહાર જાય છે ત્યારે આપણે તેને આ એક્સીસ માટે પોઝીટીવ તરીકે લઈશું અને સિમ્પલ ડાયોડના કિસ્સામાં તે પહેલાં જે વ્યાખ્યાયિત કરવામાં આવ્યું હતું તે રીતે આપણે નહિ લઈશું પણ આને રેફરન્સ તરીકે વાપરવા માંગીએ છીએ અને આ આપણે તેને પહેલા ક્વોદરન્ટ પર લાવવા માગીએ છીએ જેનો અર્થ થાય કે આપણે કરંટ એકસીસને ફ્લિપ કરવું પડશે અને તે y એક્સીસને માત્ર સરળતાથી ફ્લીપ કરીને કરવામાં આવે છે કારણ કે કરંટ એ ફક્ત દિશા પલટી છે તેથી આ અહીં ફોટોવોલ્ટેઇક સેલની કેરેક્ટરીસ્ટિક્સ I V કેરેક્ટરીસ્ટિક્સ બનાવે છે લાક્ષણિક ફોટોવોલ્ટેઇક સેલની I V કેરેક્ટરીસ્ટિક્સને ધ્યાનમાં લો અને અવલોકન કરો કે I V કેરેક્ટરીસ્ટિક્સના કેટલાક ભાગ માટે ફોટોવોલ્ટેઇક સેલ કોન્સ્ટન્ટ અથવા કોન્સ્ટન્ટથી વધુ કે ઓછા કરંટ તરીકે વર્તે છે કેરેક્ટરીસ્ટિક્સના આ ભાગ માટે ફોટોવોલ્ટેઇક સેલ વધુ અથવા ઓછા કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સ તરીકે વર્તે છે જેથી ફોટોવોલ્ટેઇક સેલમાં બંને કોન્સ્ટન્ટ કરંટ સોર્સ અને કોન્સ્ટન્ટ વોલ્ટેજ સોર્સનું સંયોજન હોવાની વિશિષ્ટ સુવિધા છે ચાલો એક લાઇન દોરીએ કોન્સ્ટન્ટ કરંટ લાઇન ચાલો આપણે કોન્સ્ટન્ટ વોલ્ટેજ લાઈન સાથે બીજી લાઈન દોરીએ જો તમે કોન્સ્ટન્ટ કરંટ લાઇન લો તો તે કોન્સ્ટન્ટ કરંટ ભાગનાં ઢાળ નો ખ્યાલ આપે છે અને તેથી તે શન્ટ રઝીસ્ટન્સનું અસ્તિત્વ ઉચ્ચ મૂલ્યનો શન્ટ રઝીસ્ટન્સ કોન્સ્ટન્ટ કરંટ સોર્સની અક્રોસમાં સૂચવે છે તેથી આપણે અહીં બતાવ્યા પ્રમાણે એક નોન આયડયાલીટી અથવા શન્ટ ઉચ્ચ મૂલ્યનો શન્ટ રઝીસ્ટન્સ કોન્સ્ટન્ટ કરંટ સોર્સની અક્રોસમાં સામેલ કરી શકીએ છીએ તેવી જ રીતે વોલ્ટેજ લાઇન તેનો ઢાળ કેરેક્ટરીસ્ટિક્સના વોલ્ટેજ ભાગ સુધી ટર્મિનલ્સ સાથેની સિરીઝમાં સિરીઝ રઝીસ્ટન્સ સૂચિત કરશે જેથી તે આ રીતે ટર્મિનલ્સ પાસે આપણી પાસે સિરીઝ ઈમ્પીડન્સ છે એવું દેખાશે તો ચાલો આપણે આ નોન આયડયાલીટીને હાલના મોડેલમાં સામેલ કરીએ થોડું પાછું દોરીને અને કોન્પોનન્ટનું રીલોકેશન કરીને આ ફોટોવોલ્ટેઇક સેલનું એક ઇક્વિવેલન્ટ સર્કિટ મોડેલ બનાવે છે આ એનો સિમ્બોલ છે જે આના જેવો લાગે છે આ એન્વેલોપ જેવો સિમ્બોલ છે એ ફોટોવોલ્ટેઇક સેલનો સિમ્બોલ તે ક્યાં તો ફોટોવોલ્ટેઇક સેલ અથવા ફોટોવોલ્ટેઇક મોડેલનું પ્રતિનિધિત્વ કરે છે તેનાં બે ટર્મિનલ્સ છે એનોડ ટર્મિનલ અને કેથોડ ટર્મિનલ આ ટર્મિનલ વોલ્ટેજ છે અને ટર્મિનલ કરંટ સામાન્ય રીતે એનોડ ટર્મિનલની બહાર વહી રહ્યો છે તેથી અહીં આપણી પાસે સંપૂર્ણ ફોટોવોલ્ટેઇક સેલ કેરેક્ટરીસ્ટિક્સ ઇક્વિવેલન્ટ સર્કિટ મોડેલ અને સિમ્બોલ સાથે છે